ફરીથી પાછા જનરેટરની પાવર મર્યાદા પર આવો તેથી આ કિસ્સામાં તમારે થોડું સમજવું પડશે કારણકે જ્યારે તમે સમસ્યાનું સમાધાન કરો છો ત્યારે તમે જાણશો કે આ ICs છે આક્રુતિ 5 માં બતાવ્યા પ્રમાણે આપણે સીધી લીટી લીધી છે કારણ કે ખર્ચ લાક્ષણિકતા વર્ગાત્મક છે તેથી આ IC1 કહે છે કે આ તમારી ન્યુનતમ મર્યાદા છે નીચી મર્યાદા કહો જો તે Pg1max તો આ ખરેખર Pg1min મેં અહીં લખ્યું નથી પરંતુ સમજી શકાય તેવું છે આ Pg1minછે અને તેવી જ રીતે જો આ બીજી IC છે જે IC2 છે તે Pg2max છે તો આ તમારી Pg2min છે અને IC3માટે સામાન્ય રીતે વધારાની કિંમત છે જો તે અહીં ઉપરની મર્યાદા હોય તો તે Pg3maxછે અહીં તે નીચલી મર્યાદા હશે તો તેPg3min છે હવે ખરેખર બધા જનરેટરને સમાન λ આધાર પર કામ કરવું પડશે ધારો કે અહીં તેને થોડું મૂલ્ય આપવામાં આવ્યું છે આ વધારાનો ખર્ચ છે ધારો કે અહીં કેટલીક કિંમત 1 જેવી છે તેથી આ કિસ્સામાં બધા જનરેટર્સ સમાન ધોરણે કામ કરશે હવે આ તમારી Pgi આ બાજુ આક્રુતિ 5 માં બતાવ્યા પ્રમાણે એ Pgi જેને તમે ith યુનિટ માટે વીજળી ઉત્પાદન કહો છો હવે પ્રશ્ન એ છે કે તમે માનો છો કે તમારો લોડ વધી રહ્યો છે આનો અર્થ એ કે જનરેટર પાવર વધશે આ લાઇન પર તેઓ સમાન λ પર કાર્ય કરશે તમે તેને ઉપરની બાજુ સ્લાઇડ કરો તેથી જ્યારે તેની કિંમત 2 આવશે જે તમારા જનરેટર 3 ની ઉપલા મર્યાદાને સ્પર્શે છે જે તમારીPg3max છે તેથી જ્યારે તે આ મર્યાદાને સ્પર્શે તે સમયે તમારે જનરેશનને સેટ કરવાની રહેશે કે જેને તમે PgPg3max ત્યાં હજી કોઈ વધારો થશે નહીં એટલેકે તમે આ મહત્તમ મર્યાદા લઇ શકો ફરીથી જો તમે ઉપર તરફ જાઓ તો માનો કે આ લોડ વધી ગયો છે ઉદાહરણ તરીકે લોડ વધુ વધી ગયો છે ધારો કે આ 3 છે અને તે સમયે આ બે જનરેટ યુનિટ એક અને બે પર જનરેશન બદલાઈ જશે પરંતુ આ જનરેશન 3 નિશ્ચિત રાખવામાં આવશે કારણ કે તે મૂલ્ય વધી શકતું નથી હવે તે સમયે આ બંને એકમો સમાન ધોરણે કામ કરશે ઉદાહરણ તરીકે 3 સમાન λ આધારે છે તેથી ફરી લોડ વધી રહ્યો છે ફરી આ લીટી તમે ઉપર તરફ ખસેડો તે અહીં Pg2max આવશે તેથી તે સમયે તે 4છે તેથી આ બિંદુએ Pg2 સેટ કરવું પડશે Pg2max તેથી જો વધુ લોડ વધારવામાં આવે છે તો પછી તે ફક્ત આ એકમ તેના મહત્તમ મૂલ્ય સુધી પહોંચે ત્યાં સુધી જ લેશે હું આશા રાખું છું કે તમે આનો અર્થ સમજી ગયા છો કે આ નીચી મર્યાદા છે તે બરાબર કાર્ય કરશે આધાર સુધી હવે જો લોડ વધી રહ્યો છે તો જનરેટર ને ઉપર તરફ વધવું પડશે તેથી જ્યારે તે પ્રથમ ની મર્યાદાને સ્પર્શ કરશે ત્યારે તે એકમ ત્રણ મહત્તમ છે તેથી આગળ જો લોડ વધુ વધશે તો પછી આ બે એકમ નુ શું થશે સમાન λ આધાર તેને ચલાવે છે પરંતુ આ એક મૂલ્ય Pg3 રાખવું આવશ્યક છે Pg3max પછી હજુ પણ લોડ વધી રહ્યો છે અને વધતા તે તમારો અંતે અહીં 4ને સ્પર્શ કરશે એટલે કે Pg2max ત્યાં પણ તમે Pg2Pg2max કહો છો તે પછી જો આ લોડ વધુ વધે કે ફક્ત આ એકમ જનરેશન 1 એ Pg1Pg1max મૂલ્યને સ્પર્શે ત્યાં સુધી લોડની સંભાળ રાખવી પડશે સામાન્ય રીતે અર્થ એ થાય કે તમારી ખોટ અવગણવામાં આવે છે જો તે હોય તો પછી મહત્તમ લોડ તે મારો કહેવાનો અર્થ Pg1maxPg2maxPg3max લઇ શકાય આ કુલ મહત્તમ લોડ કરતાં વધુ કરવા સમાન છે નુકસાન ની અવગણના થયેલ છે તેથી આ ભાગ હવે તમારા માટે સમજી શકાય તેવો છે તેથી જ આ તમારો આક્રુતિ 5 છે આ બધી વસ્તુઓ જે પણ મેં કહ્યું છે તે અહીં સમજાવી છે તેથી હું આ પુનરાવર્તન કરતો નથી તેથી મેં જે કાંઈ કહ્યું તે તમે સમજી ગયા હશો તેથી જો તમારી પાસે આ વસ્તુ છે તો તમે તેને ફરી એકવાર વાંચી શકો છો પરંતુ આ તે વસ્તુ છે જે મેં અહીં લખી છે પરંતુ મેં બધું સમજાવ્યું છે તેથી હવે પછી આપણે બીજું ઉદાહરણ લઈશું ઉદાહરણ 2 અને તેને સમજવાનો પ્રયત્ન કરીશું તેથી પાવર પ્લાન્ટ બે ધ્યાનમાં લો અને તે મેગાવોટ કલાક દીઠ છે ધારો કે વૃદ્ધિગત બળતણ કિંમત રૂપિયા જનરેટિંગ એકમો નીચે આપવામાં આવેલ છે 18Pg141 અને C2Pg10 36Pg232 અને જનરેટર મર્યાદા આ બે માટે આપવામાં આવે છે તે 32MW ≤ PG1 ≤ 180MWઅને 22MW ≤ Pg2 ≤ 130MWછે એનો અર્થ છે લઘુત્તમ લોડ 32 22 54MW હશે તમે તે લેતા નથી તો Pg1Pg2 કુલ ન્યૂનતમ જનરેશન 32 22 જો બંને એક સાથે કાર્ય કરે છે તો આને આપણે પછી જોશું અને આ મહત્તમ 180 અને 130 છે તેથી મહત્તમ 180 130 એટલે 310 મેગાવોટ છે તેથી તેનો અર્થ એ છે કે આ જનરેટર 310 મેગાવોટનો લોડ પૂરો પાડી શકે છે અને આને આપણે કેવી રીતે ચલાવી શકીએ તેના માટે ન્યૂનતમ બાજુ જોશું હવે તમે Pg1 Pg2 નક્કી કરવા માટે અને λના મૂલ્યો 54 MW થી લઇ 310MW લોડ સુધી છે ધારો કે બંને જનરેટના બધા એકમો એક સમયે કાર્યરત છે તેથી તમારે Pg1 Pg2 શોધવાના છે અને λ 54MW થી લઇ 310 મેગાવોટ ફેરફાર માટે છે તેથી અલગ લોડ માટે 32 22 54 મેગાવોટ તેથી લઘુત્તમ લોડ લેવામાં આવે છે મેં તમને 54MW ડેટા આપ્યો હતો હવે આ કેવી રીતે કરવું તમને Pg1min32MW અને Pg1max180MWઆપવામાં આવેલુ છે જેથી 1C1Pg10 18Pg141 આ 12વાસ્તવમાં આપવામાં આવે છે આ 1 છે અને આ 2 છે આ બે ડેટા આપવામાં આવ્યા છે તેથી આ 1C1Pg10 18Pg141અને Pg1Pg1min32MW અર્થ એ થાય કે તમારી 11min0 18Pg1min41 અને Pg1min32MWઅહીં મૂકતા તમને11min46 76RsMWhr પ્રાપ્ત થશે આ એકમ પછી મહત્તમ મૂલ્ય હવે જ્યારે Pg1Pg1max180MW છે ત્યારે 11max0 18Pg1max41 તેથી અહીં Pg1max180MWતમને 11max73 40RsMWhr મળશે જેનો અર્થ s 1min46 76RsMWhr અને 1max73 40RsMWhr આમાં આ બદલાશે તેવીજ રીતે યુનિટ 2 માટે Pg2min22MWઅને Pg2max130MWછે તેથી 2C2Pg20 36Pg232 આ 12 ખરેખર આપવામાં આવે છે તેથી આ 22min0 36Pg2min32 અને Pg2min22MW અહીં મૂકતા આપણે 22min39 92RsMWhr મેળવીએ છીએ આ એક એકમ પછી મહત્તમ મૂલ્ય હવે જ્યારે Pg2Pg2max130MW છે 36Pg2max32 તેથી અહીં Pg2max130MW ની કિમત મૂકતા તમને 22max78 8RsMWhr મળશે જેનો અર્થ 2min39 92RsMWhrઅને 2max78 8RsMWhrઆમાં આ બદલાશે તેથી તેનો અર્થ એ છે કે આપણે નીચેના બિંદુઓ IC1IC2 દોર્યા છે બે આલેખ આક્રુતિ 6 માં બતાવ્યા છે આ IC1 માટે છે અને આ IC2 માટે છે તેથી IC2 ખરેખર તમારું આ Pg2min22MW છે મેં અહીં લખ્યું છે અને અહીં તે 39 92 લગભગ 40 છે તેથી તે અહીંથી પ્રારંભ થાય છે અને તેનું મહત્તમ મૂલ્ય જે તમારું IC2maxમૂલ્ય છે તે આ છે તમારું 130 મેગાવોટ અને તેનું મહત્તમ કિંમત અહીં છે IC2તે 78 8 લગભગ લગભગ 80 78 8 λની કિંમત આ બાજુ વાય અક્ષ છે અને એ જ રીતે તમારા માટે Pg1min32MW તેથી તે 30 કે 32 મેગાવોટ ની નજીક છે અને તેનુ ન્યૂનતમ મૂલ્ય 46 76 છે તો અહીંથી તે પ્રારંભ થઈ રહ્યું છે અને મહત્તમ મૂલ્ય Pg1max180MW છે જે આ તરફ જઈ રહ્યું છે અને તેના ગ્રાફ મુજબઆ આ બિંદુ એ મૂલ્ય 73 4 છે આ રીતે IC1IC2રચાયેલ છે અને આ Pg1min બતાવવામાં આવે છે Pg2min પણ બતાવવામાં આવે છે Pg1max અહીં છે Pg2max અહીં છે અને નુ મૂલ્ય ન્યૂનતમ છે અને મહત્તમ મૂલ્યોની ગણતરી કરવામાં આવે છે તે મુજબ આ તમારા બે IC આલેખ છે જે આ ખરેખર દોરેલી સીધી રેખા છે તો આ બાજુ કુલ આઉટપુટ પાવર મેગાવોટ છે અને આ વધારાના ખર્ચનો આલેખ છે તેથી આ તમારા પુનરાવર્તન Pg2Pg2min22MW છે આ તેને અનુરૂપ કિંમત આપણને 39 92 મળી છે અને Pg2Pg2max130MWની કિંમત તમને મળી છે તે λ 78 8 છે જેથી તે મુજબ તે એક સીધી રેખા જોડાય છે તેથી આપમેળે ફક્ત આ બે બિંદુઓ જોડાઈ શકે છે તેથી અહીં જ્યારે તે Pg222MWત્યારે λ39 92 જ્યારે તે 130 છે ત્યારે λ78 8આ બીજો મુદ્દો છે તેથી તમે IC1 ને માટે સમાન બનાવી શકો છો જ્યારે Pg132MWતમે જાણો છો λ 46 76 અને જ્યારે તે 180 છે ત્યારે તમે જાણો છો λ 73 4 તેથી આ બે ને તમે જોડશો તેથી તમે આ લાઇન મેળવશો તેથી આ IC1IC2લાક્ષણિકતાઓ માટે આ પ્રથમ વસ્તુ છે તેથી આ તમારે બનાવવું પડશે એકવાર તમે આ કરી લો હવે જુઓ કે આપણે તે કેવી રીતે કરીશું તેથી Pg1 32 મેગાવોટ પર નિર્ધારિત છે અને Pg2એ 22MW નક્કી થયેલ છે તેથી કુલ લોડ 32 22 54 મેગાવોટ છે હવે લોડ બદલાશે તે 54 310 મેગાવોટ આપવામાં આવે છે હવે જુઓ 1min46 76અને 2min39 92જેનો અર્થ છે 2min1min આનો અર્થ એ છે કેપ્લાન્ટ લોડ 54 મેગાવોટથી વધુ વધે છે ત્યાં સુધી જનરેટર 2 દ્વારા લોડ વધારવામાં આવશે જ્યા સુધી બંને એકમોમાં λ 46 76 થાયત્યા સુધી એટલે કે આ તમારું IC2છે અને આ તમારું IC1છે અને સૌથી નીચી કિંમત 39 92 છે જો તમે નુ મૂલ્ય ઉપરની તરફ વધારો તે સ્થિતિમાં શું થશે ત્યાં તે 46 76 થાય ત્યાં સુધી તેનો અર્થ તમે પ્લાન્ટ લોડ 54 મેગાવોટથી વધુ વધતા જતા આને કોલ કરો છો તેનો મતલબ કે તેનો કુલ સરેરાશ લોડ તેમાં 54 મેગાવોટ છે જે જનરેટર 2 દ્વારા વધારો કરવામાં આવશે તેનો અર્થ એ કે આ એક જનરેટર 2 દ્વારા લેવામાં આવશે જ્યાં સુધી બંને પાસે λ 46 76 બરાબર નથી અને તે અહીં આવશે આ રીતે તમે તે મેળવો છો જે તમે આ IC2 39 92 કહેલ છે તે સમયે જો તમે ના મૂલ્ય મા વધારો કરો જ્યાં સુધી તે અહીં ન આવે ત્યાં સુધી તેથી જે જનરેટર 2 દ્વારા લોડ ઇન્ક્રીમેન્ટ લેવામાં આવશે જ્યાં સુધી બંને સમાન ન હોય ત્યાં સુધી કોલ કરો છો તે 46 76 છે આ λ2 46 76 એટલે કે તમારા 0 76 તેથી જ્યારે λ46 76 Pg241MW તેનો અર્થ λ146 76 PL324173MW છે જેનો અર્થ 39 36Pg232 છે કારણ કે જ્યાં સુધી તે અહીં આવે નહીં ત્યાં સુધી જો તમે 2 મા વધારો કરો તો તે આની ઉપર નહીં આવે આનો અર્થ છે આ Pg2 તે તમારું તે બે જનરેટર છે જેણે અહી આવે ત્યાં સુધી આ લોડ 46 7 લેવો પડશે કારણ કે ત્યા સમાન આધાર છે તેથી જો તમે ને ત્યાં સુધી ખસેડો જ્યા સુધી 46 76 આવે નહીં આ IC2ફક્ત આ પાવર ઉત્પન્ન કરવા માટે છે કારણ નિશ્ચિત છે કે તે સમયે તે 32 મેગાવોટ છે તેથી આ કિસ્સામાં તે શું થશે જે 39 તેથી 0 36 Pg2 32 તેથી અર્થ એ થાય કે Pg2 Pg1min કુલ લોડ છે જેનો અર્થ છે Pg2PL 32એનો અર્થ કે તમે જેને કહો છો તેનો અર્થ એ કે તમારી આ વસ્તુ Pg1min 32 તેથી Pg2PL 32 તેથી આ Pg2 ની કિમત તમે અહીં મૂકો છો જો તમે આવું કરો તો તમને λ 0 36PL 20 48 મળશે આ સમીકરણ 3 છે તેથી આ સમીકરણ 3 54 ≤ PL ≤ 73 માટે માન્ય છે અર્થ કે જ્યારે આ માન્ય લોડ પડેલો હોય છેત્યારે આ ન્યૂનતમ લોડ છે અને આ 73 કરતાં તમારા ઓછી છે અર્થ એ થાય કે કુલ લોડ 73 તેથી આપણે શું કરી રહ્યા છે Pg2Pg1min કુલ લોડ PL એટલે કે Pg2PL 32 એનો અર્થ એ કેતમે અહીં Pg2 ની કિમત લો છો જો તમે આવું કરો છો તો તમને 46 76 મળશે મેં તમને કહ્યું હતું કે ત્યાં સુધી મર્યાદા છે તમારું ઉદાહરણ નીચલી મર્યાદાથી શરૂ થઈ રહ્યું છે તેથી આ તમારું IC1છે આ તમારો IC2છે અને જ્યાં સુધી તે આ મુદ્દા પર ન આવે ત્યાં સુધી ન હોય શકે અને જ્યાં સુધી તે આ બિંદુ પર ન આવે ત્યાં સુધી તમે આને કોલ કરો IC2 ને આ IC1તમારા IC2પાસે છે તમારા લોડનો વધારો જ્યાં સુધી તેને સમાન ન આવે ત્યાં સુધી તેની કાળજી લો તેથી 46 76 સુધી છે કારણ કે અહીં તમારા માટે જેને તમે કોલ કરો છો તે IC માટે તમારા 32 મેગાવોટ લઘુત્તમ પર નિશ્ચિત છે IC1 તેથી આ આ લોડ માટે છે આગળ જ્યારે લોડ 73 ની પાવર વધે છે તો પછી શું થશે હવે Pg1 32 MW અચલ છે અને Pg2 પણ અચલ છે આગળ આ બિંદુથી વધુ લોડ શેરિંગ છે જ્યારે 46 76 જ્યારે આ વધુ હોય ત્યારે અને સમાન જનરેટર 180 મેગાવોટની તેની ઉપલા મર્યાદા સુધી પહોંચે ત્યાં સુધી તેનો અર્થ એ કે જ્યારે હવે આ ને સમાન આવે છે જે 46 છે ત્યાં સુધી તમે વધારો કરો જ્યારે આ એ IC1 180 MW આવે છે તે સમયે આ મૂલ્ય જે તમારું 1છે આ એક મહત્તમ મૂલ્ય માટેનું 1 73 4 કારણ કે તમે આ લાઇનને ત્યાં સુધી આગળ વધારો છો કારણ કે જો તમે તેને વધારશો તો તે આગળ વધશે જ્યારે તે 73 4 હશે આ માટે અમે આ મહત્તમ 180 મેગાવોટ લીધુ છે તેથી તેનો અર્થ એ છે કે તેટલું આપણે જોયું છે અને આધાર ને તમારે જેટલુ લાવવું પડશે તેથી જનરેટર તેની મહત્તમ 180 મેગાવોટ સુધી પહોંચે છે કે હોઈ શકે Pg1Pg1max તે સમયે ઓછા માં 180MW છે 4 તેથી તે 46 76 અને 73 4 વચ્ચે છે λ0 18Pg141 આ કિંમત લાક્ષણિકતા આપવામાં આવ્યું છે બીજું એકλ0 36Pg232 છે કારણ કે આ તમારા 46 76 અને 73 4 ની વચ્ચેની મર્યાદા વચ્ચે તેઓ સમાન પર કામ કરશે તેથી જ અહીં પણ આ બરાબર છે અહીં પણ આ એક સમાન છે આ સમીકરણનો હું ઉલ્લેખ કરું છું હવે તમે શું કરો છો આ સમીકરણ ને તમે આ બે સમીકરણ દ્વારા ગુણાકાર કરો છો તે 2 છે સમીકરણ 4 આ એક વત્તા તે સમીકરણ 5 તેથી પછી તમને શું મળશે 2λλ3λ0 36Pg1820 36Pg232 છે આ સમીકરણ 6 આપણે બનાવ્યુ છે પરંતુ Pg1Pg2ત્યાં છે જો કુલ લોડ PLના નુકશાન ને અહીં અવગણવામાં આવે તો પછી તમે નુકશાન જોશો તેથીPg1Pg2PL અહીં તમેકિમત મૂકો જો તમે અહીં કિમત ને મૂકશો તો પછી તમે શું મેળવશો અને પછી તમે આ કિમતને વિભાજીત કરો અને તેને 3 દ્વારા વિભાજીત કરો કારણ કે આ બાજુ 3 λ છે તેથી કિમત મૂકો અને 3 દ્વારા ભાગાકાર કરો તેથી તમને λ0 12PL38મળશે આ સમીકરણ 8 છે હવે જ્યારે 73 4 કારણ કે આ છેલ્લું મૂલ્ય 73 4 છે કારણ કે મહત્તમ મૂલ્ય IC યુનિટ એક છે આ માટે આ છેલ્લું છે તેથી તે કિસ્સામાં તમને PL 295 MW મળશે તેથી જો PL 295 MW હોય તો લોડ રેન્જ 73 અને 295 ની વચ્ચે રહેશે કારણ કે અગાઉ આપણે તે જોયું હતુ કે તમારી લોડ રેન્જ 54 અને 73 ની વચ્ચે હતી હવે તે લોડ રેન્જ 73 અને 295 ની વચ્ચે હશે પણ હું તમને જણાવી દઇશ કે અહીં તમારા Pg1 માટે મહત્તમ 180 મેગાવોટ છે એટલે કે શું હશે Pg2115 મેગાવોટ હશે કારણ કે આ સુધી તે 73 4 ચાલવા દે છે તેથી તે મહત્તમ છે 180 અને PLમહત્તમ આ રેન્જ 46 4 ની વચ્ચે વચ્ચે ગયા હતા તમે આ ના મૂલ્યોને શુ કહો છો હવે તમારું લોડ 195 છે પરંતુ તે 180 મેગાવોટની મર્યાદાને સ્પર્શ્યું છે તેથી જનરેશન Pg2 તમારી 295 180 હશે તેથી 115 મેગાવોટ પછીથી મેં તેને કોષ્ટક સ્વરૂપમાં મૂકી છે હવે આ બિંદુથી આગળ ફક્ત 2 જનરેટર છે આ પછી મા વધુ વધારો થાય છે જે તેની મર્યાદાને સ્પર્શ કરે છે તેથી તેને 180 મેગાવોટ પર ફિક્સ રાખવામાં આવશે અને તે પછી મા વધારો થયો છે હવે આ બાકીનો ભાર ફક્ત આ બે એકમ જનરેટર દ્વારા લેવામાં આવશે અને તે તમારા 73 4MW થી 78 8MW સુધી જશે તેથી આ કિસ્સામાં આ બે એકમ માટે 0 36 Pg2 32 છે જે સમીકરણ 9 છે પરંતુ જ્યારે તે મર્યાદા ને સ્પર્શે ત્યારે તેPg2 તમારી મહત્તમ છે જે Pg2તમારી 130 મેગાવોટ છે તેથી આ કેસ મા શું થશે Pg2Pg1maxPLકારણ કે તે સમયે તમારા આ 180MW પહોંચી ગયું છે તેથી Pg2Pg1maxPLતેથીPg2PL Pg1maxPL 180 આ Pg2PL 180 તમે તે સમીકરણ માં મૂકોછો અહીં સમીકરણ ix તમે Pg2 PL 180 ની કિમત મૂકો છો અહીં તમે કિમત મૂકશો કારણકે 180 હવે એક એકમ માટે નક્કી થયેલ છે તેથી તમને λ 0 36PL 32 8 મળશે તેથી લોડ એ રેન્જ 295 અને 310 ની વચ્ચે રહેશે કારણ કે મહત્તમ લોડ 310 છે તેથી જો તમે 180 વત્તા ઉમેરશો તો તમારું 130 આ 310 થઈ જશે અને તેનો અર્થ એ કે લોડ 295 અને 310 ની વચ્ચે છે અર્થ એ છે કે આ છેલ્લા 15 મેગાવોટ નો અર્થ છે કે તમે આ જેને જનરેટર કહો છો તેને તમારે સપ્લાય કરવો પડશે તેથી તેનો અર્થ એ કે આ લોડ અને λ વચ્ચે નો સંબંધ છે તેનો અર્થ એ કે જો તમે આનો સારાંશ લેશો તો આ લોડ 54 ≤ PL ≤ 73 લખો અને 0 36PL 20 48 છે તેવીજ રીતે આ 73 ≤ PL ≤ 295 0 12 PL 38 અને 295 ≤ PL ≤ 310 0 80 ની વચ્ચે હશે તેનો અર્થ એ કે તમારે પહેલા આ IC દોરવાનું રહેશે મેં તમને કહ્યું હતું કે તમારે તેને કેવી રીતે બનાવવું અને તે મુજબ તમારે જોવું પડશે કે Pg1 32 અને તે જ પ્રમાણે Pg222MWછે તેથી તમારે તે 46 76 આવે ત્યાં સુધી જોવું રહ્યું તેથી Pg2 એ આ લોડ ની કાળજી લેવી પડશે જ્યાં સુધી તે ના સમાન આધાર મૂલ્ય સુધી આવે નહીં તેથી આ બે ગ્રાફ આપણે દોરવા પડશે અને આગળના પગલા દ્વારા ઉદાહરણ તરીકે 39 76 ની વચ્ચે છે તેથી અહીંથી બે યુનિટ કામ કરશે જ્યા સુધી તેની મહત્તમ કિંમત 73 4 ના આવે અને આ પછી એક બીજું એકમ ત્યાં આવે છે તેનાથી આગળ ફક્ત આ એકમ બે જ કાર્ય કરશે તેથી તે મુજબ તમે ફક્ત તેને બદલીને મૂકશો અને તે સમીકરણો મેળવશો મારો મતલબ કુલ લોડ વિરુદ્ધ છે તેથી હું આશા રાખું છું કે તમે સમજી ગયા છો જો તમને કોઈ સમસ્યા હોય તો તમે મને લખી શકો છો હું સમજાવીશ પરંતુ થોડી વાર સાંભળવું પડશે અને તમારી પોતાની રીતે નિરાકરણ કરવાનો પ્રયાસ કરો પછી આ વસ્તુઓ તમને વધુ સારી રીતે સમજાશે અને પછી વસ્તુઓ કેવી છે તે જુઓ હવે જો તમે ફક્ત તેને એક કોષ્ટક સ્વરૂપ બનાવો તેથી 39 92 અને Pg1 નિશ્ચિત છે આ Pg1 આકૃતિ ના આ દેખાવ પરથી 32 મેગાવોટ છે સિવાય કે આ એકમ તમારી જનરેશનને પેદા કરવા માટે 46 76 આવે છે તેથી તે 39 2 Pg1 સુધારેલ છે લઘુત્તમ મર્યાદા 32 છે Pg222તેથી 54 બરાબર છે હવે Pg2 પાવર પેદા કરવા માટે જ્યારે તે 42 Pg1પર નિયત રહે છે કારણ કે અહીં તમારો વધી રહ્યો છે જ્યાં સુધી તે 4676 આવે અને Pg2 તો એ છે જેને તમે P જનરેટર પર કૉલ કરો છો આ તે છે જે તમે નિર્માણ કરી શકતા નથી તે લો તેથી શા માટે જ્યારે 42 છે ત્યારે Pg1 32 પર રહેશે પરંતુ Pg2 તે સમય ગણતા 27 આ બધા સમીકરણ આપવામાં આવ્યા છે કુલ 59 76 આવશે ત્યારે Pg1 તે સમય 32 પર રહેશે Pg2 41 for 46 76 અને 73 એ જ રીતે જ્યારે 50 70 73 4 ની મર્યાદા આવી રહેલી હોય ત્યારે 73 4 અને Pg1 50 Pg2 50 તે PL 100 છે અને સામાન્ય રીતે જ્યારે 70 161 1 105 55 266 66 કુલ PL PLPg1Pg2 જ્યારે તે 73 4 સુધી આવે છે Pg1નિશ્ચિત છે અને પછી 115 Pg2કુલ 295 આવે છે હવે જ્યારે તે એકમથી વધુ બે ની લંબાઈની મહત્તમ મર્યાદા સુધી પહોંચે ત્યાં સુધી આ લોડની વધુ સંભાળ લેશે તેથી જ મેં 75 77 78 8 ત્રણ મૂલ્યો લીધા છે તેથી Pg1 નિશ્ચિત છે કારણ કે તેણે તેની મર્યાદાને સ્પર્શ કર્યો છે તેથી Pg1 એ 180 180 180 છે અને પછી ફક્ત Pg2તમારે 199 44 125 ની ગણતરી કરવી પડશે અને 78 8 એ 130 સંપૂર્ણ પણે 310 છે તેથી 299 44 પર 75 જ્યારે 77 PL 305 અને જ્યારે તે તમારું છે ત્યારે તમે તેને કોલ કરો છો કુલ 310 તેથી Pg2તેના મહત્તમ 130 સુધી પહોંચે છે PL 310 તેથી આ રીતે કોષ્ટક મેં તમારા માટે એવું બનાવ્યું છે કે વસ્તુઓ સમજી શકાય તેથી આ ફક્ત બે એકમો લેવામાં આવ્યા છે જો તમે આના જેવા થોડા એકમો લેશો તો મુશ્કેલ છે કે તમે આ વસ્તુને સતત કેલ્ક્યુલેટર તરીકે જાણો છો તેથી તે સમયે અમે કેટલીક પુનરાવર્તિત તકનીક માટે જઈશું પરંતુ આ ગ્રાફ આક્રુતિ માં બતાવ્યા પ્રમાણે જો તમારી પાસે હોય તો સમજ્યા પછી વસ્તુઓ બરાબર છે તેથી આ એક છે IC2 રીપીટીંગ IC2 તે જે પણ વધારો કરે છે તે લોડ લે છે પરંતુ Pg146 76 પર આવે ત્યાં સુધી તે નિશ્ચિત રહેશે તે પછી IC1એ સાથે લેશેIC2ને તે સમાન આધારે તે હજી પણ તે 73 4 છે જે તેની મહત્તમતા પછી તમે વધુ વધારો કરો IC2લેશે